પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ક્લાઉડ ક્લાઉડ આધારિત ઉકેલો જોયાં પરંતુ ક્લાઉડ આધારિત ઉકેલો સામાન્ય રીતે કેન્દ્રિત હોય છે જેથી આપણી પાસે આ બધી જુદી જુદી ઔદ્યોગિક મશીનરીઓ છે જે મૂળભૂત રીતે ક્લાઉડ સાથે જોડાયેલ છે આ ઔદ્યોગિક મશીનરીઓ તેઓ પોતે જ વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સ આઇઓટી સાધનો સાથે જોડાયેલા છે અને તેનાથી વધુ તેથી આ તમામ ડેટા મૂળભૂત રીતે કોઈ ચોક્કસ કમ્યુનિકેશન ચેનલ ઉપર હોય છે જેમાં નિશ્ચિત બેન્ડવિડ્થ હોય છે આ બધા ડેટા સામાન્ય રીતે આ મોટાભાગના ઔદ્યોગિક દૃશ્યો અને મશીનરી માટે સતત આવતા હોય છે આ ડેટા આ ચોક્કસ નિશ્ચિત ચેનલ દ્વારા ક્લાઉડ તરીકે ઓળખાતી આ કેન્દ્રિત વસ્તુઓને મોકલવામાં આવે છે જ્યાં ઘણો સંગ્રહ થાય છે અને ઘણી બધી પ્રક્રિયા થાય છે જેથી આ ડેટાને ક્લાઉડ પર મોકલવામાં આવે છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે વિવિધ પ્રકારના વિશ્લેષણો કરવામાં આવે છે વિશ્લેષણો વિવિધ અર્થ એકત્રિત કરવા માટેના વિશ્લેષણો જે તમને વર્તમાન સમયમાં શું ચાલી રહ્યું છે તે વિશેનો ખ્યાલ આપે છે કદાચ અવાસ્તવિક સમયમાં પણ અને વિશ્લેષણો જે ભવિષ્યમાં બનનારી કેટલીક બાબતોની આગાહી કરશે કદાચ ડાઉનટાઇમ કદાચ તે સમય જે પછી કોઈ મશીન અથવા મશીનનો કોઈ ચોક્કસ ભાગ બંધ થતા હોય જેથી આ બધી બાબતો આગાહીશીલ બનવા જઈ રહી છે અથવા વર્તમાન ઓપરેશનલ વિશ્લેષણો ક્લાઉડ પર કરી શકાય છે આપણે એ પણ જોયું છે કે કેન્દ્રિય મોડેલો હંમેશાં ખાસ કરીને આઇઆઇઓટી દૃશ્યોમાં સારા હોતા નથી જ્યાં વાસ્તવિક સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જ્યાં ઝડપી પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે ખૂબ જ ઝડપે મશીનરી ચલાવવા હોવાની વાત કરો છો જ્યાં આ મશીનો ચલાવતા માણસોની સલામતી છે જે ખૂબ નિર્ણાયક છે તેથી આઇઆઇઓટી ઉકેલો જે સંપૂર્ણ રીતે ક્લાઉડ આધારિત છે તે આદર્શ હોઈ શકે નહિ તેથી હવે આપણે એક અલગ અભિગમ વિશે વાત કરી રહ્યા છીએ જેને ફોગ આધારિત અભિગમ કહેવામાં આવે છે જ્યાં આપણે ગણતરીના એક સ્તર વિશે વાત કરી રહ્યા છીએ ગણતરીના પાતળા સ્તરમા થોડી હલકી ગણતરી પ્રક્રિયા કરી રહ્યા છીએ અને જે ઉદ્ભવ સ્થાનથી નજીક કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે આ એજ ઉપકરણોની નજીક છે અને આ વિશિષ્ટ સ્તર આ ચોક્કસ એજ સ્તર અને ક્લાઉડ સ્તરની વચ્ચે બેસે છે અને તેને ફોગ સ્તર કહેવામા આવે છે જેથી ચાલો આપણે હવે જેની ચર્ચા કરી છે તે જોઈએ આપણે આ વિવિધ કેન્દ્રિય અને વિકેન્દ્રિત મોડેલો વિશે વાત કરી તેથી કેન્દ્રીય આવશ્યકરૂપે સંપૂર્ણ ક્લાઉડ આધારિત છે જ્યાં આપણી પાસે આ બધા જુદા જુદા આઇઆઇઓટી સાધનો છે જે ઘણા બધા ડેટાને ફેંકે છે અને આ ડેટા બધા પર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે ક્લાઉડ પર સંગ્રહ કરવામાં આવે છે તેથી આ તમારું કેન્દ્રિત છે બીજી બાજુ તમારી પાસે એક ઉકેલ હોઈ શકે છે જે તમારી પાસે પહેલેથી જ ક્લાઉડનું એક સંયોજન હતું અને તમે કેટલાક પ્રકારના આ ઉપકરણોને જાણો છો જેમ કે અહીં આ પેટીમાં રજૂ કરેલા છે જે તમારા ફોગ જેવા છે જેણે કોમ્પ્યુટેશનલ તાકાત ઘટાડી છે ક્લાઉડ કરતાં પરંતુ કેટલીક પ્રારંભિક સ્તરનુ ફિલ્ટરિંગ પ્રકિયા ઝડપી નિર્ણય અને તેથી વધુ કરવાની કેટલીક ક્ષમતાઓ છે જેથી આ આપણા એજનાં ઉપકરણો છે અને આ ફોગ સ્તર છે જે વચ્ચે બેઠુ છે તો ચાલો હવે આઇઆઇઓટી માટે ફોગ કમ્પ્યુટિંગના વિવિધ ફાયદાઓ પર વધુ ધ્યાન આપીએ તેથી આપણે પહેલેથી જ જોયું છે કે આઇઆઇઓટીમા આપણે એવા દૃશ્યો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં મોટી સંખ્યામાં વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સ જુદા જુદા ઉપકરણો એક યંત્રસામગ્રી બીજા યંત્રસામગ્રી સાથે જોડાયેલ છે અને તેનાથી વધુ તેથી આ બધા કનેક્ટેડ છે અને આ યંત્રસામગ્રી વિશાળ ગતિએ કાર્ય છે એટલું જ નહીં પરંતુ તેઓ તેમના વિભિન્ન સેન્સર દ્વારા ખૂબ ઉચી ઝડપે ડેટા પણ મોકલે છે અને આમાંના ઘણા ડેટા ખૂબ સમય સાથે સંવેદનશીલ છે અને તે ગંભીર પણ છે તેથી તાત્કાલિક પગલાં લેવાની અથવા ઝડપી પ્રત્યુત્તર આપવાની જરૂર છે જેથી ક્લાઉડ પર તેના ઉદ્ભવ સ્થળેથી ડેટા મોકલવામા અને ત્યાં પાછા મોકલવામાં થોડું પણ મોડું થવું ઇચ્છનીય નથી કારણ કે તે આખી વસ્તુ વિલંબમાં વધારો કરે છે અને તે અમુક જોખમી પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે કારણ કે આપણે જુદા જુદા લોકો દ્વારા ચલાવવામાં આવતા મશીનો વિશે વાત કરી રહ્યા છીએ જો તમારો ડેટા તે સમયે મિલિસેકન્ડ અથવા માઇક્રોસેકન્ડ પછી પણ ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચે તો પણ વિવિધ જોખમો બને છે કારણ કે આ બધું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે ઘણા બધા ડેટા છે જે પેદા થાય છે અને તેનાથી વધુ તેથી આપણી પાસે એકદમ ખૂબ જ ગતિશીલ પ્રકારનું દૃશ્ય છે તેથી મુખ્ય પડકાર એ છે કે વાસ્તવિક સમયમા માહિતીની વિવિધતા અને શક્ય તેટલી નજીક અને શક્ય તેટલી ઝડપથી જ્યાંથી ડેટા ઉત્પન્ન થાય છે તે નિયંત્રિત કરવું જેથી ઉદેશ્ય એ છે કે ઔદ્યોગિક ઓટોમેશનની નબળાઇઓને દૂર કરવી જે ત્યાં છે અને તેથી જ આ નવી તકનીક જેને ફોગ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી કહેવામાં આવે છે જે આ વિશેષ બાબતમાં મદદ કરશે તેથી શા માટે ફોગ કમ્પ્યુટિંગ ઔદ્યોગિક ઓટોમેશનની હાલની નબળાઇઓની ધ્યાનમાં લેતા ક્લાઉડ આધારિત ઉકેલો અને તેનાથી વધારે વધારાની સુવિધાઓ સાથે અમલમાં મૂકવા માટે નવા કાર્યોને સક્ષમ કરવા અને સુધારેલ અને ઝડપી વિશ્લેષણોની સહાયથી વાસ્તવિક સમય કાર્યક્ષમ પ્રક્રિયા નિયંત્રણ મિકેનિઝમ્સને સક્ષમ કરવા અને હાલના કાર્યોને એકંદર સમૃદ્ધ બનાવવા આ રીતે ફોગ કમ્પ્યુટિંગ મદદ કરશે તેથી આ કેવી રીતે આ ફોગ સ્થાપત્ય દેખાય છે જેમ કે મેં તમને અગાઉ કહ્યું હતું કે આપણી પાસે આ વિવિધ સ્તરો છે આપણી પાસે આ અંતિમ ઉપકરણોના આ સ્તરો છે જે મૂળભૂત રીતે તમારા જુદા જુદા યંત્રો પર બેસી જાય છે પછી તમારી પાસે આ ફોગ સ્તર છે અને આ તમારું છે ક્લાઉડ બરાબર આપણી પાસે આ 3 સ્તર છે જેથી જેમ કે મેં તમને અગાઉ કહ્યું હતું કે ફોગ નોડ પર ફોગના સ્તર પર અમુક કામ કરવામાં આવે છે અને બાકીનું આગળની પ્રક્રિયા માટે ક્લાઉડ પર મોકલવામાં આવે તેવું વિચાર્યું છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો કે આ વિવિધ ફોગ નોડ છે જેઓ મૂળરૂપે જુદા જુદા અંત ઉપકરણોથી સજ્જ છે તેથી દરેક ફોગ નોડ આવશ્યકપણે કેટલાક અંતિમ ઉપકરણોની સંભાળ રાખે છે હકીકતમાં તમે આમાંથી જોઈ શકો છો આ ફોગ નોડ પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેઓ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે તેથી આ રીતે આ ફોગ અને અંત ઉપકરણોના આ જુદા જુદા સમૂહો છે અને આ ફોગ નોડ તેઓ જાતે આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે તેથી આ આઇઓઓટી માટે ફોગ કમ્પ્યુટિંગનું આ સમગ્ર સ્થાપત્ય છે જેથી ફોગ કમ્પ્યુટિંગ યંત્રોના પ્રભાવને સુધારવામાં મદદ કરે છે ડેટા વિશ્લેષણો પર પ્રક્રિયા કરે છે અને તેનાથી વધુ શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ કરે છે ફોગ કમ્પ્યુટિંગ અને ડેટા વર્ગીકરણ જેવી વિવિધ સુવિધાઓની સહાયથી ઇન્ટેલીજન્ટ કામગીરી કરી શકાય છે એટલે કે એજ સ્રોતમાંથી આવતા ડેટાનું વર્ગીકરણ અને તે પ્રકારના ડેટાને અલગ પાડવાનો પ્રયાસ પણ ફોગ કમ્પ્યુટિંગની મદદથી કરી શકાય છે ફોગ કમ્પ્યુટિંગમાં જુદા જુદા અલ્ગોરિધમ્સ માટે સમર્થન છે જે વાસ્તવિક સમય નિયંત્રણ માટે એજપર ચલાવવામા આવી શકે છે ઔદ્યોગિક દૃશ્યો માટે એક એવી જરૂરિયાત હોય છે કે આ બધા ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોય અને ડેટા મોકલતા હોય છે અને આ ડેટા વાસ્તવિક સમયમાં સતત મોટા પ્રમાણમાં મોકલવામાં આવતો હોય છે અને તેથી તે સ્ટ્રીમડ થાય છે જેથી ઔદ્યોગિક સેટિંગ્સમાં ઉચ્ચ બેન્ડવિડ્થ આવશ્યકતાઓ હોય પણ છે અને તે પણ જરૂરી છે કે જેનાથી ભીડમાંથી બિનજરૂરી નોએસી ડેટાને શક્ય તેટલું અટકાવવું જરૂરી છે જેથી આ શુદ્ધિકરણ પ્રક્રિયા ફોગ પર પણ થઈ શકે તેથી આ બધી આવશ્યકતાઓની કાળજી લેવી અને તેથી આ ગણતરીયોની ઘનતા જેવી કે ચોક્કસ ગણતરીના શુદ્ધિકરણ મૂળભૂત વિશ્લેષણો ફોગ સ્તર પર કરી શકાય છે તેથી એક ફોગ સક્ષમ આઇઆઇઓટી ઉકેલ વાસ્તવિક સમયમા દેખરેખ અને વિઝ્યુલાઇઝેશન અંત થી અંત સુધી સુરક્ષા સ્કેલેબિલીટી મુદ્દાઓની કાળજી લેવા અને સ્થાપત્યને પરિવર્તનક્ષમ બનાવવા સમગ્ર ખર્ચ ઘટાડવામાં મદદ અને નવીન વેપારના વિચારોને આપે છે તેથી આ ફોગ સક્ષમ આઇઆઇઓટીની કેટલીક જુદી જુદી સુવિધાઓ છે ફોગ કમ્પ્યુટિંગના ઉપયોગના આ વિવિધ કેસો છે ખાણકામ ઉદ્યોગમાં પાવર ક્ષેત્રમાં સ્માર્ટ ગ્રીડમાં પરિવહન ક્ષેત્રમાં તેલ અને ગેસ ઉદ્યોગમાં અને તેથી પણ વધુ ઉપયોગમાં લેવાય છે અમે જાતે જ કેટલાક ખાણકામ પ્રોજેક્ટ્સ માટે ફોગ આધારિત ઉકેલોનો ઉપયોગ કરીએ છીએ જે અમે ભૂગર્ભમાની કોલસાની ખાણોમાં અમે ફોગ નોડ ફોગ આર્કીટેક્ચર એકંદરે ગોઠવી રહ્યા છીએ જેનાથી ખાણમાં જ કેટલાક મૂળભૂત વિશ્લેષણો ડેટાના ઉત્પત્તિ બિંદુની નજીક જ થઇ શકે તેથી સ્માર્ટ ગ્રીડ માટે પણ ફોગએ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિવહન તેલ અને ગેસ ઉદ્યોગ અને તેથી વધારેમા જેથી આ એકમાત્ર સૂચિ નથી ત્યાં ફોગની બીજી ઘણી વિવિધ એપ્લિકેશન છે તેથી ખાણકામનો મામલો લો કારણ કે તમે જાણો છો કે ખાણોમા સામાન્ય રીતે જોખમી વાતાવરણ હોય છે જ્યાં ઉત્પાદકતા ખરેખર મહત્વપૂર્ણ હોય છે પરંતુ ત્યાં એકંદરે સલામતી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યાં વિવિધ ખાણકામ યંત્રો છે જે મૂળરૂપે વિશાળ ગતિમાં કાર્યરત હોય છે અને સતત કાર્યરત હોય છે જેથી જોખમો એકદમ સામાન્ય છે કારણકે ખાણકામ યંત્ર વિવિધ ભૂગર્ભ ખાણ વાયુઓનું નિરીક્ષણ જે જોખમી હોય છે તેથી આ બધા જુદા જુદા મુદ્દાઓ છે તેથી ખાણકામ ઉદ્યોગ આ પ્રકારના ઘણા દૃશ્યો હોય છે જ્યાં ફોગ મદદ કરી શકે છે કારણ કે ફોગ સમગ્ર પ્રતિભાવ સમય ઘટાડવામાં મદદ કરી શકે છે ફોગ પ્રતિસાદ સમય ઘટાડો અને ચોકસાઈમાં સુધારો કરી શકાય છે આ તમામ બાબતો ખાણકામ ઉદ્યોગમાં ફોગ આધારિત આઇઆઇઓટી ઉકેલની ગોઢવણીની મદદથી કરી શકાય છે તેથી આ ફક્ત ટૂંકમાં જ છે કે મેં તમને કહ્યું હતું કે અન્ય ઓદ્યોગિક ક્ષેત્રો માટે તેમજ સ્માર્ટ ગ્રીડ પાવર ઉદ્યોગ માટે ફોગ ખૂબ મહત્વનું છે સ્માર્ટ ગ્રીડના સંદર્ભમાં હવે આપણે ઉપકરણોની ગતિશીલ માંગના સુનિશ્ચિતતા વિશે વાત કરી રહ્યા છીએ ઉપકરણો ગતિશીલ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે જેઓ દિવસના સમય અને ભાવો વગેરે જેવા વિશિષ્ટ માપદંડને આધારે ગ્રાહકો દ્વારા પ્રોગ્રામ કરવામાં આવશે અને વિવિધ ઉપકરણો સુનિશ્ચિત કરી શકાશે તેથી અમુક કેસોમાં જેની જરૂર પડી શકે તે એ છે કે મૂળભૂત રીતે ગતિશીલ માંગના સુનિશ્ચિતતા માટે આ જુદા જુદા ઉકેલોને અમલમાં મૂકવા અને બીજા શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે જેથી આ અંતિમ ઉપકરણો અને મશીનરી પર પ્રતિસાદ ઝડપથી મોકલી શકાય અને જેથી પ્રતિસાદનો સમય સુધારી શકાય તેથી જ સ્માર્ટ ગ્રીડ અને પાવર સેક્ટરના કિસ્સામાં ફોગનું અમલીકરણ ખૂબ જ રસપ્રદ અને કાર્યક્ષમ છે પરિવહનના કિસ્સામાં સ્માર્ટ પાર્કિંગ ટ્રાફિક લાઇટ્સ વાહનોનું ઇન્ટરનેટ વાહનો માટે સ્થાન જાગૃતિ સેવાઓ અને આ રીતે આ બધા મૂળભૂત રીતે ફોગ કમ્પ્યુટિંગ છે જે એ કારણોસર જ મેં પહેલાં ખાણ અને સ્માર્ટ ગ્રીડના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો જે અહીં પણ લાગુ પડે છે તેથી તમે ફોગ કમ્પ્યુટિંગના એ વિવિધ ફાયદાઓનો વિચાર કરી શકો છો જેનો તમે મૂળરૂપે ફોગ આધારિત માઇનિંગ ફોગ આધારિત સ્માર્ટ ગ્રીડ આકર્ષક બનાવે છે તે તમે તે વિચાર કરી શકો છો અને પરિવહન માટે ફોગ આધારિત ઉકેલનો વિચાર કરવાનો પ્રયાસ કરી શકો છો જે આકર્ષક છે તેલ અને ગેસ ઉદ્યોગને પણ ફોગ કમ્પ્યુટિંગનો ઘણો ઉપયોગ જોવા મળે છે જે વાસ્તવિક સમયમા અદ્યતન પ્રક્રિયા આપે છે જે તેલ અને ગેસ ઉદ્યોગમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અસામાન્ય ઘટનાઓ ચુવાણ ની શોધ વિવિધ ટ્રાન્સમિશન લાઇનોમાં જ્યાં આ ગેસ પાઈપો દ્વારા પરિવહન કરવામા આવે છે તે ગેસની પરિવહન લાઇન ઉત્તરોત્તર સ્વયસંચાલન વાસ્તવિક સમયમા ગણતરી નિયંત્રણ સંચાલન માપનીયતા માટે ટેકો અનુકૂલનક્ષમતા વગેરે આ બધી વિવિધ વસ્તુઓ છે જેમા ફોગ આધારિત ઉકેલનો ઉપયોગ કરી શકાય છે જેથી ફોગના આધુનિક હાર્ડવેર અને સોફ્ટવેર સુવિધાઓ જેવી કે વર્ચ્યુઅલાઈઝેશન ઓટોમેશન કમ્યુનિકેશન વિશ્લેષણ આગાહી ઉપયોગ કરીને આ બધું કરી શકાય છે એસેટ મેનેજમેન્ટ ફોગ આધારિત આઇઆઈઓટીની મદદથી કરી શકાય છે જ્યાં સુસંગત ક્લાઉડ ફોગ વિશ્લેષણો કરી શકાય છે મશીનોનું દૂરથી સંચાલન કરી શકાય છે ઉર્જા વ્યવસ્થાપન કરી શકાય છે અસરકારક ઉત્પાદન કરી શકાય છે ગુણવત્તાના જથ્થા સાથે આ બધું એસેટ મેનેજમેન્ટ માટે કરી શકાય છે ફોગ આધારિત આઇઆઈઓટી ઉકેલોનો ઉપયોગ કરીને ઉદ્યોગો માટે ભવિષ્યવાદી નિરીક્ષણ અને નિયંત્રણ પ્રણાલીઓ તમને પણ ખબર છે કે ફોગની મદદથી આઇઆઈઓટી આધારિત ઉકેલો ઉપયોગી બને છે હવે પરિબળો કે જે વ્યવસાયને અસર કરે છે તેના વિશે આપણે વાત કરીએ તો આ તે વિવિધ પરિબળો છે જે સામાન્ય રીતે વ્યવસાયને અસર કરશે તેથી આ પરિબળો છે જે આપણે જોઈએ તો તે આ વિશિષ્ટ રીતે વર્ગીકૃત કરી શકાય છે આપણી પાસે આ આઇટી આધારિત પરિબળો છે અને ઓટી આધારિત પરિબળો છે આઇટી એટલે ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ઓટી એટલે ઓપરેશનલ ટેકનોલોજી ફોગની મદદથી આ વિવિધ પરિબળોને યોગ્ય રીતે અમલમાં મૂકી શકાય છે તેથી જુદા જુદા તકનીકીઓ પરિબળો અને આઇટી પરિબળો છે જે આપણે જોઈશું અને કેવી રીતે ફોગ આ આવશ્યકતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેથી આઇટી પરિબળોમાં પ્લાન્ટ નિરીક્ષણ એન્ટરપ્રાઇઝ અને તેનાથી વધુ શામેલ છે જ્યારે ઓટી પરિબળોમાં પ્રક્રિયા નિયંત્રણ સેન્સર એક્ટ્યુએટર નિયંત્રણ યુનિટ નિયંત્રણ સેલ નિયંત્રણ અને તેનાથી વધુ શામેલ છે તેથી આ વિવિધ ઓટી પરિબળો છે અને આ ઓટી ઓપરેશનલ તકનીકી પરિબળો ખાસ કરીને આ મોટાભાગના ઔદ્યોગિક સ્વયંસંચાલન સેટિંગ્સમા આઇટી પરિબળોના આ પ્લાન્ટ દેખરેખ એન્ટરપ્રાઇઝ નિયંત્રણ કરતાં વધી જાય છે અને તેનાથી આગળ અને આ છે જ્યાં આ એકીકરણ અને હસ્તધૂનન આઇટી અને ઓટી વચ્ચેનું વ્યવસાયિક પરિણામોને સુધારવાનાં પરિમાણો છે જ્યાં આ ફોગ મદદ કરે છે તો ચાલો આપણે આગળ વધીએ ત્યાં વિવિધ ફોગ પ્લેટફોર્મ સેવા પ્રદાતાઓ છે જે ફોગ સેવા પ્રદાતાઓની જેમ પહેલેથી જ છે જે મેં તમને અગાઉ કહ્યું હતું ઔદ્યોગિક સંદર્ભો માટે તો એક છે ફોગ હોર્ન પછી આગળ નેબબિઓલો છે ત્રીજું ક્રોસર છે અને ચોથું સોમ છે તેથી આ આમાંથી કેટલાક ફોગ પ્લેટફોર્મ સેવા પ્રદાતાઓ છે તેથી ફોગહોર્ન ટૂંકમાં ઝડપી પ્રક્રિયા વિશ્લેષણ અને પ્રતિસાદ માટે એજ નેટવર્ક ઉકેલ પ્રદાન કરે છે તેથી તે મૂળરૂપે તે એક બુદ્ધિશાળી સોફ્ટવેર પ્લેટફોર્મ છે જે એજ કમ્પ્યુટિંગને સક્ષમ કરવા માટે પ્રદાન થયેલ છે નેબબિઓલો મૂળરૂપે આઇટી અને ઓટીના આ એકીકરણમાં મદદ કરે છે આ બધા જુદા જુદા ઘટકોને એકીકરણ નેબબિઓલોની સહાયથી કરવામાં આવે છે તેમની પાસે વિવિધ ઉત્પાદનો ફોગઓસ ફોગનોડ ફોગએસએમ અને તેનાથી વધુ છે તેથી આ ટેકનોલોજીની સહાયથી આ આઇટી અને ઓટી વચ્ચેનું આ જોડાણ શક્ય બને છે સંપત્તિ ડેટા માટે ક્રોસર એજ નોડ સોફ્ટવેર ઉકેલ છે જેથી તે મૂળભૂત રીતે વિવિધ યંત્રો પીએલસી અંત ઉપકરણો કમ્પ્યુટર હાર્ડવેર પર ચાલે છે અને વિવિધ પ્રકારના વિવિધ પ્રોટોકોલોને સમર્થન આપે છે સોમ મૂળભૂત રીતે ગ્રાહક હાર્ડવેર માટે વિતરિત ક્લાઉડ સેવા છે આ મૂળભૂત રીતે આવશ્યકપણે એક ફોગ ઉકેલ છે અને તેમાં વિવિધ ઘટકો હોય છે જે બ્લોક ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિડિઓ સ્ટ્રીમિંગ મશીન લર્નિંગ વિડિઓ રેન્ડરિંગ ને ટેકો આપે છે કદાચ તમારામાંથી મોટાભાગના લોકો બ્લોક ચેઇનથી પહેલેથી જ પરિચિત છે સુરક્ષા રજુ કરવા માટે બ્લોક ચેઇન સારી છે વિકેન્દ્રિત સુરક્ષા રજુ કરીને કેન્દ્રિયકૃત પણ તેથી સમગ્ર સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્લોક ચેઇન આધારિત સેવાઓ મૂળભૂત રીતે ઉપયોગી છે અને તે અત્યારે ખૂબ લોકપ્રિય છે તેથી આની સાથે આપણે અંત લાવીએ છીએ અને આ કેટલાક જુદા જુદા સંદર્ભો છે જે આપણે છેલ્લી કેટલીક સ્લાઇડ્સમા જોયા છે આ વિવિધ ફોગ આધારિત સેવાઓ છે જે ઉપલબ્ધ છે અને તેઓ કેવી રીતે ક્લાઉડ સાથે સંકલિત થઈ શકે છે અને એનાથી વધુ આ ફોગ આધારિત ઉકેલો છે જે આઇઆઇઓટી દૃશ્યો માટે છે જેની આપણે ચર્ચા કરી હતી તેથી આ જુદા જુદા સંદર્ભો છે અને આપણે આ ફોગ આધારિત ઉકેલોનો અંત લાવીએ છીએ યાદ રાખવું કે ફોગ ઉકેલ નથી ફોગ એ એક પૂરક ઉકેલ છે જે ક્લાઉડની સાથે રજુ કરી શકાય છે મોટાભાગના કિસ્સાઓમાં ફોગ તેના પોતાના પર ઉભું થયેલ નથી જેથી ફોગ અને ક્લાઉડ એકસાથે એક કન્વર્ઝ ઉકેલ છે જે મોટાભાગના આઇઆઇઓટી અમલીકરણ અથવા ગોઢવણ સંજોગોમાં સામાન્ય રીતે ઉપયોગી જોવા મળે છે